જ્યારે આપણે કહીએ કે આપણો અધિકાર છે ત્યારે આપણો અર્થ શું છે અધિકાર એ કાનૂની હકદારનો સંદર્ભ આપે છે જે તમે કંઈક કાયદેસર રીતે મેળવવા માટે હકદાર છો તે એવું કંઈક છે જે ન્યાયી ઠેરવી શકાય છે તે ઓળખી શકાય છે અને તે સુરક્ષિત થઈ શકે છે જેનું ઉલ્લંઘન ગેરકાયદેસર માનવામાં આવે છે અને તેનું ઉલ્લંઘન એ જેના અધિકારનુ ઉલ્લંઘન થાય છે તે વ્યક્તિને ઉપાય સાથે છોડી દે છે અધિકારોનો ઉપયોગ બે વ્યાપક અર્થમાં કરી શકાય છે તેનો ઉપયોગ સ્વાતંત્ર્ય તમારી ક્ષમતા અથવા કંઈક કરવાની સ્વતંત્રતાના અર્થમાં થઈ શકે છે તેનો ઉપયોગ કોઈ લાઇસન્સના અર્થમાં પણ થઈ શકે છે કંઈક કરવાનો તમારો અધિકાર છે કારણ કે કોઈએ સંમતિ આપી છે અથવા કોઈને અમુક વસ્તુઓ કરવાની મંજૂરી આપવામાં આવી છે અધિકારો પોતાને વ્યક્ત કરી શકે છે સ્વાભાવિક રીતે મનુષ્યમાં આપણે માનવાધિકાર તમારો મતદાન કરવાનો અધિકાર તમારી ગોપનીયતાનો અધિકાર વિશે કહીએ છીએ આ બધી વસ્તુઓ માનવમાં સહજ હોય છે એવા અધિકારો પણ છે જે મનુષ્ય સિવાયની વસ્તુઓમાં વ્યક્ત થાય છે ઉદાહરણ તરીકે સંપતિ તેથી આપણી પાસે એવા અધિકારોનો સમૂહ છે જે માણસ બનવાના પાત્રને કારણે તે માનવમાં પ્રગટ થાય છે જેને આપણે સહજ અધિકારો કહીએ છીએ અને આપણી પાસે એવા પણ અધિકાર છે જે વસ્તુઓ પર વ્યક્ત થાય છે કારણ કે મનુષ્ય પોતાની વસ્તુઓ મેળવી શકે છે અને બદલી શકે છે તે અર્થમાં કાયદા દ્વારા અધિકારો બનાવવામાં આવે છે હકીકતમાં કોઈ વસ્તુને અધિકાર તરીકે માનવા માટે તમારે કાનૂની માન્યતાની જરૂર છે અધિકારો સામાન્ય પ્રકારના હોઈ શકે છે જે લોકો દ્વારા વહેંચવામાં આવે છે જેમ કે નાગરિકનો સરકાર પાસેથી અપેક્ષા રાખતો સંરક્ષણનો અધિકાર એ સામાન્ય અધિકાર છે જેનો દરેક નાગરિક દાવો કરી શકે છે અને તે દરેક નાગરિકને મળશે જ્યારે ત્યાં અમુક અધિકાર છે જેનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરી શકાય છે અથવા વિશિષ્ટ રીતે ચલાવવામાં આવી શકે છે હવે જ્યારે અધિકારો તમને વિશિષ્ટતા આપે છે તેનો અર્થ એ છે કે તમારી પાસે લોકોને અમુક કાર્યો કરતા રોકવાનો અધિકાર છે દાખલા તરીકે જો તમારી પાસે કોઈ સંપત્તિ છે તો પછી તમને સંપતિમાં પ્રવેશવા અથવા તે સંપત્તિનો આનંદ માણવા માટે લોકોને બાકાત રાખવાનો અધિકાર છે જો તમારી પાસે કોઈ પુસ્તક છે તો તમને તે પુસ્તક વાંચવાથી અથવા તે પુસ્તકને જોવામાંથી અથવા તે પુસ્તકનો કોઈપણ રીતે ઉપયોગ કરવા માટે લોકોને બાકાત રાખવાનો અધિકાર છે તેથી વિશિષ્ટ અધિકારો એ અધિકારો છે જે વ્યક્તિને તેની સંમતિ વિના કોઈ પણ વસ્તુ કરતા અટકાવવાની ક્ષમતા આપે છે તે અર્થમાં જ્યારે આપણે અધિકારો વિશે વાત કરીએ છીએ એટલે કે જ્યારે બૌદ્ધિક સંપત્તિના સંબંધમાં આપણે એવા અધિકાર વિશે વાત કરીશું જે બૌદ્ધિક સંપત્તિમાંથી ઉત્પન્ન થયા છે અને જે સુરક્ષિત કરવામાં સક્ષમ છે દાખલા તરીકે જો કોઈ પુસ્તકના રૂપમાં કોઈ કલાત્મક કૃતિ હોય તો પુસ્તકનો સર્જક અથવા પુસ્તકની માલિકી ધરાવનાર અથવા પુસ્તક બનાવનાર વ્યક્તિ અન્ય લોકોને તે પુસ્તકની નકલ કરતા રોકી શકે છે અને પુસ્તકમાંથી વિવિધ રીતે માહિતીનો ઉપયોગ કરતા અટકાવી શકે છે કારણ કે તેનો તેના પર એક વિશેષ અધિકાર છે આ કિસ્સામાં આપણે તેને કોપીરાઈટનો અધિકાર કહીએ છીએ જો કોઈ શોધમાં એકમાત્ર અધિકાર હોય તો આપણે તે અધિકારને પેટન્ટનો અધિકાર કહીશું અને પેટન્ટનો અધિકાર એક વ્યક્તિને બનાવટ અથવા ઉત્પાદન કરવાની વેચાણ માટે રજુ કરવા આયાત કરવા અને તે શોધમાં અધિકારનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપે છે અને જો કોઈપણ વ્યક્તિ આ વસ્તુઓ સાચા માલિકની સંમતિ વિના કરે છે તો આપણે કહીશું કે તે વ્યક્તિએ સાચા માલિકના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે સાચા માલિકના અધિકારના ઉલ્લંઘનને ઉલ્લંઘન તરીકે બૌદ્ધિક સંપત્તિનો કાયદો કહેવામાં આવે છે તકનીકી ઉલ્લંઘનનો અર્થ એ છે કે કોઈ બીજાની સંપત્તિમાં અપરાધ થઇ રહ્યો છે તેથી જ્યારે તમે વાંચ્યું હોય અને તમે કેટલીક ખાનગી મિલકતની સામે આ સૂચનાઓ જોઈ હોઈ તો ગુનાખોરીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેનો સીધો અર્થ એ છે કે જો કોઈ એવી સંપતિમાં ઘૂસણ કરે છે જે તે વ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન છે તો તમારી પાસે અપરાધ માટે નાગરિક ઉપાય છે અને તમે અપરાધ માટે ગુનાહિત ઉપાય પણ કરી શકો છો જ્યારે ગુનો કોઈ બૌદ્ધિક સંપત્તિ પર થાય છે ત્યારે આપણે તેને ઉલ્લંઘન શબ્દ દ્વારા રજુ કરીએ છીએ ઉલ્લંઘન એ બીજું કઈ નહિ પરંતુ કોઈ વ્યક્તિની માલિકીની બૌદ્ધિક સંપત્તિમાં આક્ષેપ કરવા વિશે છે હવે આ બૌદ્ધિક સંપત્તિમાંથી ઉત્પન્ન થતા અધિકારના સમૂહ સાથે સંબંધિત હોઈ શકે જેમ મેં શોધના કિસ્સામાં કહ્યું હતું કે પેટન્ટનો કાયદો એ ઉપયોગના અધિકાર વેચવાનો અધિકાર વેચાણ માટેનો રજુ કરવાનો અધિકાર અને શોધની આયાત કરવાના અધિકારને સુરક્ષિત કરે છે તેથી જો ત્યાં શોધના કોઈપણ અધિકારોમાં ઘૂસણખોરી થઈ છે તો આપણે કહીશું કે બૌદ્ધિક સંપત્તિના અધિકારનું ઉલ્લંઘન થયું છે